આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે આજે આપડે બીજું મૂળભૂત એન્ટેના જોઈશુ જે લૂપloopગાળો એન્ટેના છે તો આપણે કરંટcurrentપ્રવાહ એલિમેન્ટelementતત્વ જોયું છે જે વાયરwireતાર એન્ટેના છે એક પ્રકારનું વાયર એન્ટેના જે તે દરમ્યાન સતત ચાલુ રહે છે તે ડ્યુઅલdualબેવડું લૂપ છે જ્યાં આપણી પાસે સતત કરંટ હોય છે પરંતુ કરંટ લૂપમાં ચાલો આપણે કહીએ કે લૂપ અહીં X Y પ્લેનમાં મૂકવામાં આવી છેતો તે X Y X Y પ્લેનમાં છે તો લૂપ એ વાદળી રંગની વર્તુળઆકાર છે જેને X Y પ્લેનમાં મૂકવામાં આવેલ લૂપ છે તો લૂપ અક્ષ એ Z અક્ષ છે હવે અહીં તમે જુઓ છો કે વર્ગના ઇન્ટરમીડીયેટintermediate મધ્યવર્તી ક્લાસclassesવર્ગોના તમારા જ્ઞાન પ્રમાણે તે મેગ્નેટિકmagneticચુંબકીય ફિલ્ડ અક્ષીય દિશામાં હશે સ્ટ્રક્ચરstructureરચનાની સિમેટ્રીsymmetry સપ્રમાણતાને કારણે દરેક વિરોધી જોડી રદ થાશે અને મેગ્નેટિક ફિલ્ડ Z દિશામાં મળશે તો આ ડૂઆલીટીdualityદ્વિસંગીતા માંથી છે આપણે સરળતાથી દાવો કરી શકીએ છીએ કે આપણે કરંટ એલિમેન્ટ માટે જે કંઇ જોયું છે તે ડ્યુઅલ સ્ટ્રક્ચર છે તો આપણે કહી શકીએ કે જો આપણે વિદ્યુત મેગ્નેટિક ફિલ્ડને બદલીશુંતો આપણને જવાબ મળે છે પરંતુ આપણે તે નહીં કરીએ જે ડૂઆલીટીથી તે સરળતાથી કહી શકાય કે તે તેનું ફિલ્ડ શું છે પરંતુ આપણે ડૂઆલીટીનો આગ્રહ રાખીશું નહીં આપણે મૂળભૂત રીતે પ્રથમ સિદ્ધાંતમાંથી મેળવવાનો પ્રયત્ન કરીશું તો એક બિંદુ P પર ફિલ્ડ શું છે તો ચાલો લૂપની ત્રિજ્યા r0 હોય તો આપણે જોયું છે કે આ લૂપ ત્રિજ્યા r0 છે અને તો લૂપનું ફિલ્ડફળ π∙r02 પાય r0 નો વર્ગ છે અને કરંટ I લૂપમાં વહી રહ્યો છે તો લૂપ I ની અક્ષ ફક્ત તમે જ Z દિશામાં હતી હવે આપણે ધારીએ છીએ કે આ એક નાની લૂપ છે જે ખરેખર કેટલીક ગાણિતિક કોમ્પ્લેક્ષીટીcomplexity જટિલતા ને ઉકેલવામાં મદદ કરે છે તો આપણે ધારીએ છીએ કે લૂપની ત્રિજ્યા ઓપરેટીંગ વેવ લંબાઈ કરતા ઘણી ઓછી છે તો જો આપણે એમ કહીએ તો આપણે કહી શકીએ કે લૂપને પોઇન્ટ સ્રોત તરીકે ગણવામાં આવે છે તો તે એક મેગ્નેટિક ડાઈપોલ છે તે મેગ્નેટિક ડાઈપોલ મોમેન્ટ છે તમે જાણો છો કે મેગ્નેટિક ડાઈપોલ મોમેન્ટ M જેને આપણે કહી શકીએ છીએ તે કરંટમાં લૂપનું ફિલ્ડ હશે અને ડાઈપોલ મોમેન્ટ z ડીરેક્ટેડdirected નિર્દેશિત છે મેં કહ્યું હતું કે આ તમને પહેલેથી જ ખબર છે કારણ કે તેની એક બાજુ દક્ષિણ ધ્રુવ હશે બીજી બાજુ ઉત્તર ધ્રુવ બનશે અને ડાઈપોલ મોમેન્ટ Z દિશામાં હશે હવે આ રેડિયેટ થાશે તમે જોશો કે હંમેશાં કરંટ એકસેલરેટ થાય છે કારણ કે કરંટની દિશા બદલાતી રહે છે જો કે કરંટની તીવ્રતા સમાન હોય પરંતુ વેક્ટરિકલી કરંટ હંમેશા બદલાતો રહે છે તો જ તેને એકસેલરેટીંગ કરંટ કહેવાય છે લૂપમાં રેડિયેશન હશે અને આપણે જાણીએ છીએ કે મેં પહેલેથી જ કહ્યું હતું કે નાના મેગ્નેટિક ડાઈપોલ દ્વારા ફેલાયેલ ફિલ્ડ હર્ટ્ઝિયન ડાઈપોલ કરંટ એલિમેન્ટ દ્વારા ફેલાયેલ ફિલ્ડ માટે ડુઅલ છે તો ઈલેક્ટ્રીકલ મેગ્નેટિક ફિલ્ડ એ ઇન્ટર્ચેંજ વગેરે થઇ શકે છે તો ચાલો ધારી જોઈએ કેપ્રથમ સિદ્ધાંતથી તેનું વિશ્લેષણ કેવી રીતે કરવું આપણે લૂપનો એક નાનો ઈન્ફીનીટસિમલ ભાગ લઈશું જે ગોળાકાર કેસ માટે છે આપણે તેને ફિલામેન્ટ કહીએ છીએ તો આપણે આ નાનો ફિલામેન્ટ ફાઇ ડેશ એંગલ અજિમુથલ એંગલ ફાઇ ડેશ પર લઈ રહ્યા છીએ તો મુખ્ય કવાંટીટી સસોર્સ કવાંટીટીઝ છે તો આપણે અહીં એક નાનું ફિલેમેન્ટ લઈ રહ્યા છીએ અને તે માટે વેક્ટર શું છે આપણે તેના માટે યુનિટ વેક્ટર ફાઈ માટે લખી શકીએ છીએ દેખીતી રીતે તે આમાં એંગલ ફાઇ ડેશની વધતી દિશામાં ડીરેક્ટેડ થશે તો તે તે દિશામાં હશે તેનો અર્થ એ કે આ કિસ્સામાં તે આ બિંદુએ હશે તો અહીં તે આ દિશામાં વધશે અને આપણે તેને આપણા કાર્ટેશિયન સંકલનમાં લખી શકીએ છીએ તો કે આપણે axsin aycos φ માઈનસ ax સાઇન ફાઈ ડેશ વત્તા ay કોસ ફાઈ ડેશ તરીકે લખી શકીએ તો અહીં આ ફિલામેન્ટની લંબાઈ સ્પષ્ટ રીતે r0d φ r0 d ફાઈ ડેશ છે તો ફિલામેન્ટ્સની લંબાઈને હું લખી શકું છું કે આપણે તે ફિલામેન્ટની લંબાઈ r ધ્યાનમાં લઈ રહ્યા છીએ તે ∆ ડેલ્ટા ફાઈ ડેશ નથી તો આ એલિમેન્ટલ a માં dl નો કાઉન્ટર પાર્ટ છે તો આના કન્ટ્રીબ્યુસનમાં આપણે કરંટના આ ફિલામેન્ટની વેક્ટર પોટેન્શિઅલ શોધી શકીએ તો જો આપણે તે જાણીએ તો તમામ ફિલામેન્ટ માટે આપણે ફક્ત આ બધા કન્ટૂરcontour સમોચ્ચ ઉપર સરવાળો કરી શકીએ તો ચાલો આપણે યાદ કરીએ કે કરંટ એલિમેન્ટ Idl માટે આપણુ મેગ્નેટિક વેક્ટર પોટેન્શિઅલ શું હટુ મેગ્નેટિક વેક્ટર પોટેન્શિઅલ મ્યુ ન હતું આ કરંટ એલિમેન્ટ હર્ટ્ઝિયન ડાઇપોલ માટે છે તો હું લખીશ કે આ કરંટ એલિમેન્ટ કેસ છે તો આપણે એ અહીં લખી શકીએ લૂપ માટે મેગ્નેટિક વેક્ટર પોટેન્શિઅલ શું હશે આ કરંટ માટે તો તે Idl ની જગ્યાએ મ્યુ નહીં હોય હું લખીશ dA0Ir0dφe jk0r4πraI r0 ડેલ્ટા ફાઈ ડેશ અથવા d ફાઈ ડેશ e ની પાવરમાં માઈનસ j k0 r બાય 4 પાય અને આ તો ચાલો હું લખું e ની પાવર માં માઈનસ j k0 r ડેશ બાય 4 pi r ડેશ ઈન્ટુ a ફાઈ ડેશ કેપ તો હવે આ મેં a જે બાબત પ્રકાશિત કરી છે આ એકમ વેક્ટર છે તો હું તેને તે દ્રષ્ટિએ લખી શકું છું અને આ r ડેશ ને પણ હવે હું તેને કાર્ટેશિયન કોઓર્ડીનેટ રીતે લખી શકું છું તે શું છે કારણ કે આ બિંદુ P છે તેથી તે A છે જો હું કહું છું કે તે x y z પર છે પછી સરળતાથી r ડેશ શું છે તે આ મુજબ જણાય x r0cos 2 x ઓછા x ડેશ પોઈન્ટ નો x કોઓર્ડીનેટ તો એનો અર્થ એ કે હું x r0cos 2y rsin 2z212x માઇનસ r0 કોસ ફાઈ ડેશ સ્ક્વેર વત્તા y માઈનસ r ડેશ સાઈન ફાઈ ડેશ સ્ક્વેર વત્તા Z સ્ક્વેરને અડધો પાવરએમ લખી શકું છું તો આ લૂપ છે હું કહી શકું છું આ મેગ્નેટિક વેક્ટર પોટેન્શિઅલ છે ફિલામેન્ટને કારણે ફિલેમેન્ટ પર ડેલ્ટા ફાઈ ડેશને કારણે તો કુલ વેક્ટર પોટેન્શિઅલ અથવા આ જેને dA તરીકે લખી શકું છું તો તમામ ફિલામેન્ટ માટે કુલ વેક્ટર પોટેન્શિઅલ એનો અર્થ એ છે કેઆખી લૂપ માટે હું લખી શકું કે A0e jk0r4πr axsin aycos dφ મ્યુ નોટ I r0 પાઈ 0 ભાગ્યા 4 પાઈ 0 થી 2 પાઈ eની પાવર માઈનસ j K0 r ડેશ ભાગ્યા r ડેશ માઈનસ ax સાઈન ફાઈ ડેશ વત્તા ay કોસ ફાઈ ડેશ ડી ફાઈ ડેશ તો આ ઇન્ટિગ્રલ જો ઇન્ટિગ્રેટેડ થઈ શકે તો આપણને કરંટના લૂપ માટે વેક્ટર પોટેન્શિઅલ મળે છે પરંતુ આ મૂલ્યાંકન કરવું એટલું સરળ નથી આના પર આપણે ચોક્કસ અંદાજ કાઢીએ છીએ આપણે હવે તે અંદાજો જોઈશું અને કૃપા કરીને યાદ રાખો કે આપણને મુખ્યત્વે એન્ટેનાના ફાર ફિલ્ડદુર ના ક્ષેત્રમાં રસ છે તો તે કેસ માટે એનો અર્થ એ કે આપણે મુખ્યત્વે ફાર ફિલ્ડ r0 કરતા r માટે વધારે રસ ધરાવીએ છીએ તો આપણે પહેલેથી જ નિર્ધારિત કર્યું છે કે r0 એ λ0 લેમ્બડા નોટ કરતા ઘણું ઓછું છે કારણ કે તે આપણી નાની લૂપ છે તો આપણે કહી શકીએ કે k0 r0 જે 1 કરતા ઘણું ઓછું હશે તો આ થી 2 r ડેશ ની જગ્યા એ r રિપ્લેસ કરી શકીએ છીએ કારણ કે તમે અહીંથી જોઈ શકો છો કે જો આ બિંદુ ખૂબ દૂર છે તો r અને r ડેશ વચ્ચેનો તફાવત આ છે તો એમ્પ્લીટ્યુડamplitude કંપનવિસ્તારના ભાગમાં તે અવગણી શકાય છે તેનો અર્થ એ કે અહીં આ r' છે તેને આપણે અહીં r0 ને બદલી શકીએ છીએ કારણ કે તે આખી વસ્તુને ખલેલ પહોંચાડશે તો હવે આપણે લખી શકીએ કે આ શું છે હવે x એ આપણે જે લખી શકીએ છે તે છે xrsin cos yrsin sin r2x2y2z2 x બરાબર r સાઈન થેટા કોસ ફાઈ y છે r સાઈન થેટા સાઈન ફાઈ અને r સ્ક્વેર બરાબર x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા z સ્ક્વેર છે તો rrsin cos r0cos 2rsin sin φ r0r2212 r' ને r સાઈન થેટા કોસ ફાઇ માઈનસ r0 કોસ ફાઇ સ્ક્વેર વત્તા r સાઈન થેટા સાઈન ફાઈ માઈનસ r0 વત્તા r સ્ક્વેર આખો સ્ક્વેર થેટાની અડધી ઘાત તરીકે લખી શકીએ છીએ તો આનો અર્થ એ કેrr2r02 2r r ડેશ બરાબર r સ્ક્વેર વત્તા r0 સ્ક્વેર માઇનસ 2 r લખી શકાય છે તે આમુજબ r0sin cos cos sin sin φ 12r0 સાઈન થેટા કોસ ફાઈ કોસ ફાઈ ડેશ વત્તા સાઈન ફાઇ સાઈન ફાઇ ડેશ ની અડધીઘાત તો હવે આપણે ફાર ફિલ્ડ ની સ્થિતિ રાખીએ છીએ તો આપણે આ r સ્ક્વેરની હાજરીમાં આ r0 સ્ક્વેરની અવગણના કરી શકીએ છીએ તો આપણે આ શબ્દની અવગણના કર્યા પછી આ લખી શકીએ છીએ કે આ r સ્ક્વેર હશે ત્યાં બીજું પણ હશે હવે કૃપા કરીને યાદ રાખો કે 1u12 ≅1u2u≪1 1 વત્તા u ની અડધી ઘાત ને 1 વત્તા u ભાગ્ય 2 જેટલુંજયરે u એ 1 કરતા ઘણો નાનો હોય ત્યારે એપ્રોકસીમેટ કરી શકાય છે તો અહીં પણ હું આ શબ્દ લખી શકું છું કારણ કે તમે જોયું છે કે આપણે પહેલેથી જ કહ્યું છે કે r એ r0 કરતા ઘણી મોટી કીમત છે તેનો અર્થ એ કે r0 એ r કરતા ખૂબ નાનો છે અને આ બધી શરતો છે જે 1 કરતા ઓછી છે તો આપણે કહી શકીએ કે આ 1 ની સરખામણીએ ખૂબ નાનો છે અને પછી આપણે r r0sin cos cos sin sin r ઓછા r0 સાઈન થેટા કોસ ફાઈ કોસ ફાઈ ડેશ વત્તા સાઈન ફાઈ સાઈન ફાઈ ડેસ લખી શકીએ તો આપણે અહીં એક્સ્પોનેન્શીઅલ ફંક્શનમાં લખી શકીએ છીએએમ કે ફેઝ ટર્મમાં આપણી પાસે k0 r0 નો સમાવેશ થતી ટર્મ હશે જ્યારે આપણે પહેલાથી જ મેળવેલ આ અભિવ્યક્તિને સબસ્ટોટ્યુટ કરીએ છીએ પરંતુ 1 k0 r0 1 કરતા ઓછું હશે તો આપણે ફરીથી આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા e ની ઘાત માટે u એ 1 વત્તા u બની જાય છે જ્યારે u એ 1 કરતા ઘણું ઓછું હોય છે તો તેથી આપણે e ની ઘાત માં j k0 r ડેશ લખીએ છીએ જે ઘાત માઈનસ j k0 r હશેતે પછી e ની ઘાત પ્લસ j k0 r0 સાઈન થેટા થાય કારણ કે આ r' આ છે તો આ ટર્મ આ e jk0rejk0r0sin cos cos sin sin e ની ઘાત માઈનસ j k 0 થી પાવર પ્લસ જે કે r0 સાઈન થેટા કોસ ફાઈ કોસ ફાઈ ડેશ પ્લસ સાઇન ફાઇ સાઈન ફાઈ ડેશ અને આ લખી શકાય છે 1 jk0r0sin cos cos sin sin 1 વત્તા j k0 r0 સાઈન થેટા કોસ ફાઈ કોસ ફાઇ ડેશ વત્તા સાઈન ફાઈ સાઈન ફાઈ ડેશ તો આ ટર્મ હવે મલી તો આપણે આને વેક્ટર પોટેન્શિઅલ સમીકરણમાં મૂકીશું અને તે આપણ ને મલે છે આ મુજબ A0Ir04πre jk0r02πaxsin aycos φ 1 jk0r0sin cos cos sin sin dφ મ્યુ નોટ I r0 બાય 4 pi r e ની ઘાત માં j k0 r0 0 થી 2 પાય નું ઈન્ટીગ્રેશન ax સાઈન ફાઈ ડેસ વત્તા ay કોસ ફાઈ ડેશ ગુણ્યા આ ટર્મ છે 1 વત્તા J K0 r0 સાઈન થેટા કોસ ફાઈ કોસ ફાઈ ડેશ વત્તા સાઈન ફાઈ સાઈન ફાઈ ડેશ d ફાઈ ડેશ તો અહીંથી આપણે જોશું કે ફક્ત 0 તરફ ન જનારી શરતો કોસ સ્ક્વેર અને સાઈન સ્ક્વેરની શરતો છેઅન્ય તમામ શરતો આપણી પાસે 0 થી 2 પાય ઇન્ટિગ્રેશન હોવાના કારણે તે એક જ શરતો બધા 0 અને કોસ સ્ક્વેરમાં ઇન્ટીગ્રેટ થશે 0 થી 2 પાઇ વચ્ચે જે પણ કોણ અથવા સાઈન સ્ક્વેર ફાઈ હોય તે દરેક ઇન્ટિગ્રેશન 0 થી 2 પાય સુધી 2 ઈન્ટીગ્રેશનનો વધારો આપશે કારણ કે સ્ક્વેર ટર્મ તમને પાઈ સાઈન સ્ક્વેરનું ફેક્ટર મળશે તો આપણે આને jk00πr02I4πrsin e jk0ra j k0 મ્યુ નોટ પાઈ r0 સ્ક્વેર I બાય 4 pi r સાઈન થેટા ની ઘાત માઈનસ j k0 r a ફાઈ લખી શકીએ છીએ જ્યાં ah ખરેખર આ ટર્મ છે તો અહીં આપણને ફાઈ મળી રહી છે પરંતુ આ એક ફિલ્ડ ક્વાન્ટીટી છે તો એનો અર્થ છે axsin aycos માઈનસ ax સાઈન ફાઇ પ્લસ ay કોસ ફાઈ પ્રાઇમ નહીં તો આપણી પાસે એક તો એકવાર આપણને એ મળી જાય પછી આપણે જાણી શકીએ કે મેગ્નેટિક ફિલ્ડ શોધી શકીએ છીએ મેગ્નેટિક ફિલ્ડ H 10A1 ભાગ્યા મ્યુ નોટ ડેલ ક્રોસ A હશે તો જો તમે આ કિસ્સામાં તો તે થઈ જશે H 10r∂ra ઓછા 1 ભાગ્યા મ્યુ નોટ r ડેલ બાય ડેલ r r A ફાઈ કેમ કે મારી પાસે ફક્ત એક ફાઈ હોવાથી તો તે થિટા ડીરેક્ટેડ ફિલ્ડ હશે તો જો તમે હલ કરો કારણ કે હવે તમારી પાસે આ વસ્તુ છે તો તમે તેને મેગ્નેટિક ડાઈપોલ મોમેન્ટની દ્રષ્ટિએ લખી શકો છો જ્યાં M નેઆપણે તે મેગ્નેટિક ડાઈપોલ મોમેન્ટ ની રીતે ઉપયોગ કર્યો છે pi r સ્ક્વેર ai તો આ મેગ્નેટિક ફિલ્ડનું ફાર ફિલ્ડ છે તો આપણે જાણીએ છીએ ફાર ફિલ્ડમાં ઇલેક્ટ્રિક ફિલ્ડનું અને મેગ્નેટિક ફિલ્ડ ના સ્ટ્રક્ચર નો સંબંધ તો ફાર ફિલ્ડમાં ઇલેક્ટ્રિક ફીલ્ડ Z0ar×Hમાઈનસ Z0 ar ક્રોસ H હશે તો આ Z0ar× H માઈનસ Z0 ar ક્રોસ માઈનસ H તો તે Z0 H હશે a અને તે મૂલ્ય MZ0k02sin 4πre jk0ra M Z0 k0 સ્ક્વેર સાઈન થેટા 4 પાઈ r e ની ઘાત માઈનસ j k0 r a તો જો હવે લૂપ માટે તમે તેની તુલના કરો E ફીલ્ડમાં  ઘટક છે અને H ફીલ્ડમાં તેમાં  ઘટક છે જે ફક્ત ડ્યુઅલ 2 છે તેનો અર્થ એ કે કરંટ એલિમેન્ટ અથવા હર્ટ્ઝિયન ડાઈપોલને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડમાં ફક્ત એકબીજાની આપલે થઈ પરંતુ આ વસ્તુઓ છે તો આપણે કહી શકીએ કે તમે જુઓ છો કે થેટાના સંદર્ભમાં તફાવત એ બંને કેસોમાં ફક્ત થેટા છે તો કરંટ એલિમેન્ટ જેમ જ તો આમાંથી આપણે કહી શકીએ છીએ કે રેડિયેશન પેટર્ન સમાન હશે અને ડાયરેક્ટિવિટી પણ સમાન હશે તો હવે આપણે ગણતરી કરીએ કે બીજી વસ્તુ શું છે તેનો અર્થ એ કે ડાઈરેક્શનલdirectionalદિશાત્મક લાક્ષણિકતા સમાન છે પરંતુ રેડીએશન રેઝીસ્ટન્સ શું છે તો તેના માટે આપણે કુલ રેડીએશન પાવર pr ની ગણતરી કરવાની જરૂર છે તો કુલ રેડિયેટ પાવર અડધો વાસ્તવિક હશે E Hr2sin dθdφE H r સ્ક્વેર સાઈન થેટા ડી થેટા ડી ફાઇ તો આ M2z0k04162Pr12I2RaM સ્ક્વેર Z0 k0 4 ભાગ્યા 16 પાઇ સ્ક્વેર હવે આ Pr આપણે હાફ I સ્ક્વેર Ra ને બરાબર બનાવવાની જરૂર છે અહીં I સતત છે તો આપણે rms મૂલ્ય લઈ રહ્યા છીએ આનો અર્થ છે તો જો આપણે સરખામણી કરીએ તો આપણને રેડિયેશન રેઝિસ્ટન્સ મળે છે રેડીએશનradiationકિરણોત્સર્ગ રેઝીસ્ટન્સ 320π6 4320 પાઇ ની ઘાત માં 6 r0 બાય લેમ્બડા નોટની 4 ઘાત તો આ રેડિયેશન રેઝિસ્ટન્સ છે તો પાઇ ની ઘાત માં 6 પાઈ સ્ક્વેર એટલે આશરે 10 તો આ તમને 1000 મળે છે તો તમે વિચારશો કે આ ખૂબ ઉંચી કિંમત છે પરંતુ આ r0 પહેલાથી જ આપણે ધારી લીધું છે કે તે એક નાનું કરંટ એલિમેન્ટ છે તો આ ઘાતમાં 4 જે તેને નાનું બનાવે છે ચાલો ચાલો આપણે ધારી લઈએ તો લૂપની ત્રિજ્યા 10 સેન્ટિમીટર અને તે 1 મેગાહર્ટ્ઝ પર છે તો તમે રેડીએશન રેઝીસ્ટન્સની ગણતરી કરી શકો છો 3 8109 Ω સુધી ફરીથી ખૂબ જ નબળો રેડિએટર અને ઓહમિક રેઝીસ્ટન્સ આ કરતા ઘણો મોટો હશે તો ઇનસેફીસીએન્ટ inefficientબિનકાર્યક્ષમ રેડીએશન એફીસીએન્સી ખૂબ જ ઇનસેફીસીએન્ટ છે તો આ લૂપ માટે ગેઇન ખૂબ નબળો છે પછી તેનો ઉપયોગ કેમ કરવામાં આવે છે પરંતુ જો આપણે લૂપના એક જ વળાંકને બદલે આને થોડો વધારીએ જો આપણે N વળાંક વાપરીશું તો રેડિયેશન રેઝિસ્ટન્સ N2 જેટલો વધશે તો આપણે તે કરી એન વળાંક શકીએ છીએ તો Ra થશે N2 ગુણ્યા સિંગલ ટર્નનું Ra જેટલું હશે પછી પણ જો કેટલાક લોકો કેટલાક કોરસ ફેરાઇટ કોરનો ઉપયોગ કરશે તો રેડિયેશન રેઝીસ્ટન્સ ફરીથી વધશે જો તમારી પાસે ફેરાઇટ કોર છે જેની પર્મિએબિલિટી permeabilityઅભેદ્યતા μ છે પછી રેડીએશન રેઝીસ્ટન્સ μ2N2 Ra સિંગલ ટર્ન વગેરે હશે તેવી રીતે તમે મૂકી શકો છો પરંતુ આ જનરલી શરૂઆતના દિવસોમાં ખરેખર ભારે ઉપયોગમાં લેવાયેલ આજકાલ પ્લાનર એન્ટેના ઉપલબ્ધ છે પરંતુ પ્લાનર એન્ટેનાના આવ્યા પહેલાં બધા જ રેડિયો રીસીવર્સ રેડિયો રીસીવર તે રીસીવરમાં આ લૂપ હતા તેનો અર્થ એ કે વપરાશકર્તાઓ પાસે રેડિયો રીસીવર બોક્સ હોય જેમાં કોઇલ હોય છે હવે પ્રશ્ન છે શા માટે તે એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે કે આ લૂપ એન્ટેના જે આટલું ખરાબ રેડિએટર છે તે કેમ આમ ભારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે ખરેખર ટ્રાન્સમિટિંગ મોડમાં સામાન્ય રીતે લૂપ એન્ટેનાનો ક્યાંય ઉપયોગ થતો નથી પરંતુ પોકેટ રેડિયોમાં તેનો ઉપયોગ થાય છે કારણ એ છે કે નીચા ફ્રિકવન્સી એટ્મોસ્ફિઅર નોઈસ ડોમીનેટdominatesપ્રભુત્વ ધરાવે છે તેનો અર્થ એ કે આ સમગ્ર રેડિયો ડીસેપ્સન તે છે કે એટ્મોસ્ફિઅર નોઈસ થી મર્યાદિત છે હવે આપણે પહેલેથી જ જોયું છે કે જ્યારે આપણે એન્ટેના નોઈસનું ટેમ્પરેચર અથવા એન્ટેનાનું ટેમ્પરેચર જોયું છે કે તમને ગમે તેવો નોઈસ આવે જે એન્ટેનાની મદદથી વજન વધે છે તો જો તમે સારા એન્ટેનાનો ઉપયોગ કરો છો તો ખરેખર તમે વધુ નોઈસ ને આમંત્રણ આપી રહ્યાં છો તો તમારી પાસે સિગ્નલ મેળવવા માટે ખૂબ જ નબળી એન્ટેના હોવી જોઈએ કારણ કે પછી તમારો નોઈસ ઓછો થશે કારણ કે આ સામાન્ય રેડિયો કમ્યુનિકેશન તેઓ મોટે ભાગે હેરાન કરે છે જે SNR પ્રાપ્ત થાય છે અને તો જ આ એન્ટેના માટે SNR ખૂબ સારું રહેશે કારણ કે તેનો લાભ ખૂબ જ નબળો છે અને નોઈસના રેડિયો કમ્યુનિકેશનમાં આ સિગ્નલ પાવર એકદમ વધારે છે ખરેખર તેમની પાસે એક વિશાળ ટ્રાન્સમીટર સ્ટેશન અને પંપ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશાળ શક્તિ છે તો ત્યાં પુષ્કળ વોઇસ પાવર સિગ્નલ શક્તિ ઉપલબ્ધ છે તોત્યાં એફિસિએન્સીની ચિંતા નથી કરેલ પરંતુ SNRની ચિંતા કરેલ છે તો નોઈસને ખતમ કરવા માટે તેઓએ આ પસંદ કર્યું છે અને તેનો ઉપયોગ કર્યો હાસક્સેસ્ફૂલી કરવામાં આવ્યો છે હવે આ એક ખૂબ સારું ઉદાહરણ છે કે તમે જુઓ છો કે ઇનએફિસિએન્સી ક્યારેક વપરાય છે આપણે કેટલીકવાર આ સમગ્ર માનવ સમાજમાં પણ કહેતા હતા કે તમે જોશો કે કેટલીક વખત નોન ઈન્ટેલીજન્ટ intelligentબુદ્ધિશાળી વ્યક્તિઓ તેઓ કેટલાક ખૂબ ઉપયોગી હેતુ સર કરે છે આ તે જોવાની રીત છે તો હંમેશાં એવું ન બોલો કે ઈન્ટેલીજન્સ સારી છે કેટલીકવાર નોન ઈન્ટેલીજન્ટ વ્યક્તિ ખૂબ જ સુંદર મનુષ્ય બની જાય છે તો તે પ્રકૃતિની સુંદરતા છે અને ખરેખર નાના લૂપનું કદ એકદમ આકર્ષક હતું અને તે પણ કારણ કે તમે જોયું છે કે ડાઈપોલ માં અથવા અન્ય વસ્તુઓમાં તમને ધ્રુવીકરણની સમસ્યા જોવા મલે છે કારણ કે રિસેપ્શન ધ્રુવીકરણમાં હોવું જરૂરી છે પરંતુ લૂપ માટે ફક્ત અક્ષ હોવી જોઈએ તો તમે તમારા રેડિયો રીસીવરની કોઈપણ રીતને ચાલુ કરો છો અક્ષ તે જ રીતે રહે છે તો તેનું રિસેપ્શન એકદમ સારું હોય છે તો તેમના નાના કદ વગેરેને લીધે નાના ફેરાઇટ સળિયાની આજુબાજુના કેટલાક ટોનના વુંન્ડwoundઘા વાળા ફેરાઇટ લૂપ એન્ટેનાનો ઉપયોગ પોકેટ ટ્રાન્સમીટર રેડિયોમાં વ્યાપકપણે થાય છે એન્ટેના સામાન્ય રીતે RF એમ્પ્લીફાયર સાથે સમાંતર જોડાયેલ હોય છે ટ્યુનિંગ માટે ટ્યુનિંગ કેપેસિટન્સ એન્ટેના તરીકે કામ કરવા ઉપરાંત તે ટ્યુન સર્કિટ આપવા માટેનો સમાવેશ કરે છે કારણ કે ઇન્ડક્ટન્સ ફેરાઇટ થકી મેળવવામાં આવે છે તો થોડા વળાંક ની લોસનો રેઝીસ્ટન્સ થોડો ઓછો હોય છે તો આવા એન્ટેનાની Q તદ્દન ઉંચી હોય છે અને રીઝલ્ટ રેડિયો રીસીવર પર ઉચ્ચ સિલેકટીવિટીથી અને વધુ પ્રેરિત વોલ્ટેજમાં પરિણમે છે તો આની સાથે આપણે આ એન્ટેના જોયુ અને ઘણી વખત તમે જોશો કે લૂપ ઘણીવાર ઘણી જરૂરી વસ્તુ આપે છે કારણ કે ઘણી વખત તમારી પાસે યોગ્ય કદના વાયર એન્ટેના હોઈ શકતા નથી અથવા જગ્યા નથી હોતી અથવા યાંત્રિક શક્તિ ત્યાં નથી હોતી લૂપ એ ઘણા કિસ્સાઓમાં બદલી શકે છે કે ઘણી ઉંચી વસ્તુઓમાં પણ લૂપ એન્ટેના હંમેશાં ખૂબ જ ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે પરંતુ કેટલાક એપ્લિકેશનોમાં તેની સારી એપ્લિકેશન છે જેમ કે મેં કહ્યું છે